પીવી સેલનું સિમ્યુલેશન આ સત્રમાં ચાલો જોઈએ કે આપણે પીવી સેલનું સિમ્યુલેશન કેવી રીતે કરીશું આપણે એનજીસ્પાઇસમાં PV સેલનું સિમ્યુલેશન કરતા પહેલા ચાલો આપણે જોઈએ કે આપણે ખરેખર શું કરવા માંગીએ છીએ આપણે જાણીએ છીએ કે PV સેલ પાસે આવું એક મોડેલ છે હવે આ મોડેલનું સિમ્યુલેશન થવું જોઈએ અને તે શું છે જે આપણે જોવા માંગીએ છીએ આપણે ટર્મિનલ્સ પાસે IV કેરેક્ટરીસ્ટિકસ જોવા માંગીએ છીએ ટર્મિનલની અક્રોસનો વોલ્ટેજ અને ટર્મિનલ અને બાહ્ય લોડમાંથી પસાર થતો કરંટ અને I V કેરેક્ટરીસ્ટિકસ કેવી રીતે છે આપણે જાણીએ છીએ કે જો આપણી પાસે y એક્સીસ પર I છે અને x એક્સીસ પર વોલ્ટેજ હોય તો તે આવું કંઈક છે I V કેરેક્ટરીસ્ટિકસ કંઈક આના જેવી દેખાય છે તો સ્પાઈસમાં આ મોડેલનું સિમ્યુલેશન કરીને આપણે આ I V કેરેક્ટરીસ્ટિકસ કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ ધ્યાનમાં લો કે આપણી પાસે બાહ્ય લોડ R0 આની જેમ છે હવે જો આપણી પાસે આ રીતે બાહ્ય લોડ R0 હોય તો એમાંથી કરંટ વહેશે અને R0 ની અક્રોસમાં DC વોલ્ટેજ મળશે અને તમારી પાસે DC કરંટ હશે તે આ I V કર્વ પર ફક્ત એક ઓપરેટિંગ પોઇન્ટ આપશે આપણને ઘણા ઓપરેટિંગ પોઇન્ટ જોઈએ છે તેથી આપણે લોડ રેઝિસ્ટન્સ R0 ને વેરિયેબલ બનાવીએ છીએ આવા કિસ્સામાં R0 ને શૂન્ય બનાવીને તમે V0 ને શૂન્ય બનાવશો R0 માંથી શોર્ટ સર્કિટ કરંટ પસાર થશે અને જ્યારે તમે R0 ને મોટા મૂલ્ય સુધી વધારવાનો પ્રયત્ન કરશો આ I ગુણ્યા R0 મૂલ્ય તે પોઈન્ટ પર એ સમયે તમને વોલ્ટેજ આપશે જે x એક્સિસ પર સ્વીપ થાય છે તેથી મૂળભૂત રીતે આપણી પાસે x એક્સિસ પર સ્વીપ વોલ્ટેજ મૂલ્ય હશે અને જ્યારે તમે કરંટને માપશો ત્યારે તમને વિવિધ પોઇન્ટ મળશે જે I V કર્વ રજૂ કરશે વૈકલ્પિક રીતે તમે જે પણ કરી શકો તે છે આ રઝીસ્ટન્ટને સોર્સથી બદલો ટર્મિનલ્સની અક્રોસમાં આ રીતે વોલ્ટેજ સોર્સનો સમાવેશ કરવો પણ તે આપણને આ I V કેરેક્ટરીસ્ટિકસ પ્રદાન કરશે જો કે વોલ્ટેજ સોર્સમાં આ રીતે ટાઇમ ઇવોલ્યુશન હોવું જોઈએ ચાલો આપણે કહીએ કે આપણી પાસે આ રીતે સો ટુથ છે આ I V કેરેક્ટરીસ્ટિકસ ના x એક્સીસ માટે સ્વીપ પૂરી પાડશે આ વોલ્ટેજ V અને કરંટ તે મુજબ બદલાય છે અને આપણને I V કેરેક્ટરીસ્ટિકસનાં પોઈન્ટ પ્રદાન કરશે આ વોલ્ટેજ સોર્સ માટેનાં વોલ્ટેજનો વેવ શેપ સો ટુથ જેવો હોવો જરૂરી નથી તે તે ત્રિકોણ હોઈ શકે અથવા તે સાયનુસાઇડલ પણ હોઈ શકે જ્યાં સુધી તે સમયનું ફંક્શન છે તે ધ્યાન માં લો જેથી આ x એક્સીસ સ્વીપ પ્રદાન કરવામાં આવે છે તેથી સામાન્ય રીતે આપણે અહીં સાયનુસાઇડલ વોલ્ટેજ સોર્સનો ઉપયોગ કરીશું કારણ કે તે બનાવવું સરળ છે એમ્પીમેન્ટ માટે સરળ છે અને સિમ્યુલેશનમાં પણ આપણે અહીં સાયનુસાઇડલ વોલ્ટેજ સોર્સ મૂકવાનો પ્રયાસ કરી શકીએ છીએ અને આ મોડેલનું પરફોર્મન્સ જુઓ અને I V કેરેક્ટરીસ્ટિક કર્વ મેળવો આપણી પાસે I V કેરેક્ટરીસ્ટિક કર્વ મેળવ્યા પછી આપણે RS ને બદલવાનો પ્રયત્ન કરીશું અને જોશું કે તેની કેરેક્ટરીસ્ટિક પર અસર શું છે આપણે R શન્ટને બદલવાનો પ્રયત્ન કરીશું અને કેરેક્ટરીસ્ટિક પર અસર જોશું અને તાપમાન ઓપરેટિંગ તાપમાનમાં ફેરફાર કરવાનો પ્રયત્ન પણ કરીશું જેમ કે 100 250 500અને જુઓ કે તાપમાનની કેરેક્ટરીસ્ટિક પર અસર શું છે તો ચાલો આપણે જોઈએ કે આપણે ઓપન સોર્સ એનજીસ્પાઇસ સોફ્ટવેરનો ઉપયોગ કરીને સિમ્યુલેશન કેવી રીતે કરીશું ચાલો હવે આપણે એનજીસ્પાઇસમાં PV સેલ્સ માટે મોડેલનું સિમ્યુલેશન કરવાના પગલાઓ જોઈએ એના માટે ચાલો એક નવું ફોલ્ડર બનાવીયે અને તેને pvsim તરીકે કહીયે અને આ ફોલ્ડર pvsim આપણા સિમ્યુલેશન પ્રોજેક્ટ ફોલ્ડર તરીકે કાર્ય કરશે તે હમણાં ખાલી છે અને આમાં PV સેલ મોડેલનાં સિમ્યુલેશન સંબંધિત બધી ફાઇલો મૂકવામાં આવશે ચાલો આપણે એપ્લિકેશનો પર જઈએ અને GEDA સ્કિમેટીક એડીટર પસંદ કરીએ તેના પર ક્લિક કરતા તમને સ્કિમેટીક એડીટર gichem મળશે આ તે છે જ્યાં સર્કિટ સ્કિમેટીક દોરાશે તેને મેક્ષીમાઇઝ કરો અને તમારી પાસે ખાલી બ્લેન્ક સ્કિમેટીક પેઈજ હશે તમે સ્કિમેટીક દોરવાનું શરૂ કરો તે પહેલાં આપણે આ ફાઇલને સેવ કરીએ અને તેને અર્થપૂર્ણ નામ આપીએ તેથી સેવ પર જાઓ અને પછી pvsim ફોલ્ડરમાં કે જે આપણે હમણાં જ બનાવ્યું છે તેને pv sch તરીકે કહીશું અને પછી હવે આપણી પાસે ખાલી pv sch ફાઇલ છે હવે આ પેઈજમાં ચાલો કોમ્પોનન્ટસને મુકીએ અને પછી PV સેલના મોડેલની રચના કરવા માટે તેમને કનેક્ટ કરીએ એડ કમ્પોનન્ટ બોક્ષ પર જાઓ અને અહી તમે સિલેક્ટ કરો કમ્પોનન્ટ સાથે ઘણી લાઇબ્રેરીઓ છે હવે ચાલો આપણે આ ચોક્કસ પ્રોજેક્ટ માટે સંબંધિત એક સિલેક્ટ કરીએ અને સ્પાઇસ સિમ્યુલેશન એલીમેન્ટ્સ પસંદ કરી અને તેમાં હું સ્પાઇસ ઇન્ક્લુડ ડાયરેક્ટિવ સિલેક્ટ કરુ છું તમે તેને અહીં મુકો હું તે વિશે થોડી વાર પછી સમજાવું પછી આપણે પાવર રેલ્સ લાઇબ્રેરી પસંદ કરીશું અને આપણને બે મહત્વપૂર્ણ સિમ્બોલ્સની જરૂર છે એક એ ગ્રાઉન્ડ સિમ્બોલ કે જેના વગર સિમ્યુલેશન આગળ વધશે નહીં અને પછી જેનેરિક પાવર સિમ્બોલ તે એક લેબલ છે આપણે આગળનું લેબલ રાખવું જરૂરી છે તેથી ચાલો તેને અહીં મૂકી દઇએ હું તેને પછીથી ફરીથી સમજાવીશ આગળ આપણે બેઝીક ડીવાઈસીસ લાઇબ્રેરી સિલેક્ટ કરીએ અને તેને ખોલીશું અને પછી આપણે અહીંથી થોડા કમ્પોનન્ટસ પસંદ કરવાની જરૂર છે કમ્પોનન્ટસ માંથી એક આપણને જોઈએ છે એ કરંટ સિમ્બોલ ફોટો કરંટ માટે તે પછી આપણે રઝિસ્ટરને પસંદ કરવા પડશે PV મોડેલમાં તેના સર્કિટ મોડેલમાં રઝિસ્ટર છે રઝિસ્ટર્સ અહી બે સિમ્બોલ્સ છે હું બોક્સ પ્રકારનો સિમ્બોલ પસંદ કરીશ તેથી મને ત્યાં બે રઝિસ્ટર મૂકવા દો એક સિરીઝ માટે અને બીજો શન્ટ માટે પછી આપણે વોલ્ટેજ સોર્સ લેવાની જરૂર છે તેથી ચાલો હું આ વોલ્ટેજ સોર્સને પસંદ કરું છું અને તેને અહીં મુકું છું આ I V કેરેક્ટરીસ્ટિકસ જોવા માટે આઉટપુટ ટર્મિનલ્સની અક્રોસમાં કનેક્ટ કરવા માટે છે પછી આપણે ડાયોડ પસંદ કરવાની જરૂર છે કારણ કે ડાયોડ એ બીજો કમ્પોનન્ટ છે જે PV સેલ મોડેલનો મહત્વપૂર્ણ ભાગ છે આપણે ડાયોડ પસંદ કરીએ અને આપણી પાસે અહીં લગભગ બધાં કમ્પોનન્ટસ છે આપણે તેને બંધ કરી શકીએ છીએ હવે આપણે આને એક સર્કિટ માં જોડવાની જરૂર છે કરંટ સોર્સ લો તેમને આ રીતે ફેરવો વોલ્ટેજ સોર્સ લો તેને તે મુજબ ફેરવો ડાયોડ લો તેને ફેરવો R શંટ લો જે R શંટ બનશે તેને તે પ્રમાણે ફેરવીશું અને પછી સિરીઝ કમ્પોનન્ટ મૂકો અને પછી આગળ આપણે તેમને વાયર કરવાની જરૂર છે વાયરિંગ કરતા પહેલાં તમે કમ્પોનન્ટ ભાગોને નામ પણ આપી શકશો તો ચાલો આપણે કહીએ કે તમારી પાસે આ Ip જે ફોટો કરંટ દર્શાવે છે D1 એ મોડેલનો ડાયોડ ભાગ છે પછી R શંટ હું Rsh કહી શકું સિરીઝ નોન આયડયાલીટી Rs અને વોલ્ટેજ સોર્સ છે જે આઉટપુટ સાથે જોડાશે આપણે તેને V0 કહી શકીયે અને આઉટપુટ નોડ લેબલ તરીકે આપણે તેને V0 નો nV0 નોડ તરીકે કહી શકીએ છીએ nV0 આ રીતે હવે ચાલો આપણે આ રીતે બતાવ્યા પ્રમાણે વાયર્સ સાથે કોમ્પોનન્ટસ જોડવા જઈએ છીએ વાયરને યોગ્ય રીતે જોડ્યા પછી સર્કિટ આના જેવી દેખાય છે અને અહીં ઇન્ક્લુડ ડાયરેક્ટિવ માટે તમે ડેઝીગ્નેટર A1 આપી શકો છો અને પછી ફાઇલ માટે તમે તેને હમણાં જ pv sub તરીકે આપો અને આ pv sub માં આપણે સર્કિટથી સંબંધિત તમામ મોડેલો મૂકીશું હું તેને થોડુંક પછી વર્ણવીશ હમણાં માટે તેને pv sub તરીકે આપો આગળ મેં વિવિધ કોમ્પોનન્ટસની કિંમતો આપી છે મને તેને આ રીતે નજીક લાવવા દો તેથી ફોટોકરંટ ભાગ માટે મેં એક એમ્પ મૂલ્ય તરીકે આપ્યું છે તમારે ફક્ત વેલ્યુ એટ્રીબ્યુટમાં દાખલ કરવાનું છે અને રઝિસ્ટન્સ માટે પણ વેલ્યુ એટ્રીબ્યુટમાં દાખલ કરવાનું છે હું એક મેગા ઓહ્મ્સ અને સિરીઝ રઝિસ્ટન્સ 0 1 ઓહ્મ અને V 0 સોર્સ માટે મે સાઈન સોર્સ મૂક્યો છે આપણને અહી આઉટ્પુટ ટર્મિનલ્સ પાસે મોનોટોનીકલી વેરિંગ સોર્સની જરૂર છે જેથી આપણી પાસે I V કેરેક્ટરીસ્ટિકસ માટે x એક્સીસ સ્વીપ હોય મેં 0 થી 0 85 પીક 50 હર્ટ્ઝ અને તમામ પરિમાણો 0 એવો સાઈન સોર્સ આપ્યો છે તેથી તમે તે સાથે પ્રયોગ કરી શકો છો અને હું આ નોડને ફરીથી nV0 કહું છું જેમ મેં પહેલાં કહ્યું છે હવે ડાયોડ માટે મે Def તરીકે મૂલ્ય આપ્યું છે જેનો અર્થ છે કે તે એક મોડેલ મૂલ્ય છે અને તે મોડેલ આ pv sub માં સામેલ કરવામાં આવશે તેથી આ હવે સંપૂર્ણ સ્કિમેટીકને પૂર્ણ કરે છે હવે આપણે જોઈએ છીએ કે pvsim ફોલ્ડરમાં સ્કિમેટીક ફાઇલ pv sch બનાવવામાં આવી છે તમે તેના પર હંમેશાં ડબલ ક્લિક કરી શકો છો અને પછી સર્કિટ જોઈ શકો છો અને તમને ગમે તે સમયે તેને એડિટ કરી શકો છો હવે તમારે ધ્યાનમાં લેવું જોઈએ કે એનજીસ્પાઇસ સિમ્યુલેશન માટે dot SCH ફાઇલનો સીધો ઉપયોગ કરતું નથી તેને નેટલિસ્ટમાં રૂપાંતરના વધુ એક પગલામાં જવું પડે છે અને એનજીસ્પાઇસ સિમ્યુલેશન માટે ફક્ત નેટલિસ્ટને ઓળખી અને ઉપયોગ કરી શકે છે તો હવે આપણે શુ કરીશું કે નેટલિસ્ટ બનાવીએ નેટલિસ્ટ બનાવતા પહેલા બે ફાઇલો છે જેનું આ ફોલ્ડરમાં હોવું જરૂરી છે એક છે pv sub યાદ કરો કે તે આપણે અહી સ્પાઇસ ઇન્ક્લુડ ડાયરેક્ટિવમાં pv sub ઉલ્લેખિત કર્યું હતું આપણે આ ફાઈલ ખાલી હોવા છતાં પણ આપવાની જરૂર છે અને બીજી pv cir સરકીટ ફાઇલ જેમાં બધા એનાલિસિસનો સમાવેશ થાય છે જે એનજીસ્પાઇસ એ કરવાના હોય છે તો આ બે ફાઇલો બનાવવા માટે ચાલો ટેક્સ્ટ એડિટર પર જઈએ અને એક બ્લેન્ક ફાઇલ આપણે તેને pvsimમાં pv sub તરીકે સેવ કરીશું હવે આ સેવ થશે અને તમને એક ખાલી ટેક્સ્ટ ફાઇલ pv sub મળશે આપણે એક વધુ ફાઇલ પણ બનાવીશું અને તેને pv cir નામ આપીશું કે જેમાં તમામ એનાલિસિસ હશે જે એનજીસ્પાઇસ એ કરવાના હોય છે હવે તમારી પાસે ત્રણ ફાઇલો pv cir pv sch અને pv sub છે હવે sch અને sub ફાઇલ નો ઉપયોગ કરીને હવે આપણે કમ્પાઇલ કરી શકીયે છીએ અને dot net PV dot net બનાવી શકીએ છીએ હવે ચાલો જોઈએ કે આપણે આ નેટ લિસ્ટ ફાઇલ કેવી રીતે જનરેટ કરવા જઈએ છીએ આ માટે ચાલો ટર્મિનલ પર જઈએ ટર્મિનલ વિંડો ખોલો સિમ્યુલેશન સબફોલ્ડર પર જાઓ અને તપાસો કે આપણે સાચા ફોલ્ડર અને સાચી ફાઈલો માં છીએ હવે અહીં આપણે નેટલિસ્ટ જનરેટ કરવા માટે કમાન્ડ ટાઈપ કરીયે g netlist - G spice SDB output pv net input pv gnetlist g spice sdb o pv net pv તેથી આ નેટલિસ્ટ જનરેટ કરવા માટે કમાન્ડ છે અને તે અહીં નેટલિસ્ટ જનરેટ કરે છે તો જુઓ કે અહીં તે ફોલ્ડર માં નવી ફાઈલ બની છે જે ચોથી ફાઇલ છે જે pv તેથી જો તમે pv net નેટલિસ્ટ ફાઇલ તેને ખોલો ને વાંચો તો ઇનીસિયલ સ્ટેટમેન્ટસ gnetlist પ્રોગ્રામ દ્વારા આપમેળે દાખલ થઈ જાય છે અહીં જુઓ પ્રથમ ફાઇલમાં pv sub સામેલ છે જે આ સ્પાઈસ ના ઇનપુટ ડાયરેક્ટિવમાંથી આવી રહી છે અને આ અથવા સર્કિટની નેટ લિસ્ટ જે આપણે સર્કિટ pv મોડ્યુલ સર્કિટ ડાયાગ્રામમાં મૂકી છે હું આ પોઈન્ટ D1 પર તમારું ધ્યાન દોરવા જઇ રહ્યો છું જેનું મૂલ્ય આપણે Def આપ્યું હતું તે મોડેલનું નામ છે અત્યારે તેની વ્યાખ્યા નથી કારણ કે pv sub ખાલી છે તેથી આપણે આ Def મોડેલને pv sub ની અંદર વ્યાખ્યાયિત કરવા પડશે પછી નેટલિસ્ટ પૂર્ણ થશે તો ચાલો આપણે તે કરીએ અને પછી ફરીથી કમ્પાઈલ કરીએ અને નેટલિસ્ટ જનરેટ કરીએ હું આને બંધ કરીશ અને pv sub ખોલીશ તેથી તે ખુલે છે સામાન્ય રીતે પ્રથમ લાઈન એક કૉમેન્ટ લાઈન હોય છે પરંતુ તમે કેટલીક કોમેન્ટસ મૂકી છે તેથી મને કંઇક ટાઈપ કરવા દો લાઇબ્રેરી ઓફ કોમ્પોનન્ટ મોડેલ્સ કંઇક અર્થપૂર્ણ પછી તે વધુ સારું છે તમારી પાસે કેટલાક સીમાંકન છે સ્ટાર કોમેન્ટ્સ સૂચવે છે તો ચાલો ક્લાસ ઓફ ડાયોડ કહીએ ફરીથી સ્ટાર આ બધી કોમેન્ટ્સ લાઈનો છે હવે મોડેલ શરૂ થાય છે ડોટ મોડેલ જે મોડેલનું નામ છે જે આપણે Def મોડેલ આપ્યુ છે આ કૌસની અંદર અને પછી તેને બંધ કરો હવે બાકી બધી કોમેન્ટ્સ લાઈનો છે સ્ટારથી શરૂ થતી બધી લાઇન કોમેન્ટ્સ લાઈનો છે કૌંસની અંદરનું ડોટ મોડેલ Def D એ આપણે મૂકેલ મોડેલ ડિફોલ્ટ ડાયોડ મોડેલ છે જો આપણે કોઈ વિશેષ ડાયોડ રાખવા માંગતા હોય તો આપણે આની અંદરના કૌંસમાં પરિમાણો ભરવા પડી શકે છે કે જે તમે સ્પાઈસની ડેટા શીટ મેન્યુઅલમાં જોઈ શકો છો અને પછી યોગ્ય રીતે મોડેલોને એડિટ કરી શકો છો હમણાં માટે આપણે આ ડિફોલ્ટ મોડેલ મૂકીશું અને સેવ કરીશું તે સેવ થઇ ગયું છે આપણે આને બંધ કરીશું અને પછી આપણે નેટલિસ્ટનું ફરીથી જનરેશન કરશું તેથી જ્યારે આપણે નેટલિસ્ટનું જનરેશન ફરી કરીએ ત્યારે નવી નેટલિસ્ટ pv net માં બનાવવામાં આવી હશે તે અપડેટ થઈ હશે હા અગાઉના સંદર્ભમાં તે જુઓ કે તેને અપડેટ કરવામાં આવ્યું છે ત્યાં એક મોડેલ Def છે જે હવે આવી ગયું છે તેનો ફરી pv sub માં સમાવેશ થાય છે તેથી ડાયોડ Def હવે અહીં વ્યાખ્યાયિત થયેલ છે અને પછી નેટ લિસ્ટના બધા ભાગો બરાબર છે અને ઠીક છે અને તે સિમ્યુલેશનમાં સારી રીતે ચાલવાનું માનવામાં આવે છે તેથી હવે આપણી પાસે સંપૂર્ણ સુવિધાયુક્ત યોગ્ય નેટલિસ્ટ છે આપણે dot cir ફાઇલમાં એનાલિસિસમાં મૂકવાની જરૂર છે તો ચાલો જોઈએ કે આ dot cir ફાઇલમાં આપણે શું લખીશું હવે pv cir ખોલો તે એક ખાલી ફાઇલ છે પ્રથમ લાઇન ફરી એક કમેન્ટ લાઈન છે હું ફક્ત ટાઇપ કરીશ સિમ્યુલેશન ઓફ PV સેલ હું એક વધુ લાઇન છોડીશ અને પછી એનાલિસિસમાં મૂકીશ હું dot Tran 0 01 મિલિસેકન્ડના પ્રિન્ટ સ્ટેપ સાથે ટ્રાન્ઝીયન્ટ એનાલિસિસ ટાઇમના અંત તરીકે 5 મિલિસેકન્ડ અને uic પ્રારંભિક શરતોનો ઉપયોગ કરો હું pv net નો આમાં સમાવેશ કરીશ કે જે include pv net છે બરાબર આ 5 મિલિસેકન્ડ્સ સ્કીમેટિક માંથી આવી રહ્યા છે જ્યાં જો આપણે સ્કીમેટિક તરફ જઈએ તો તમે જુઓ કે આપણી પાસે આઉટપુટ છે જે સાયનુસાઇડલ સોર્સ 0 થી 0 85 પીક 50 હર્ટ્ઝ છે જેનો અર્થ થાય કે 20 મિલિસેકન્ડ સમયગાળો છે તેથી આ સમયગાળા એક ક્વાર્ટરમાં તે 0 થી 0 85 સુધી 900 સમયે પહોચે તેથી તે x એક્સીસની ફૂલ સ્વીપ વેલ્યુ પર પહોંચી ગયું હશે તેથી જ મેં અહીં 5 મિલિસેકન્ડ્સ આપ્યું છે જે પર્યાપ્ત હોવું જોઈએ આને સેવ કરો અને બસ આપણી પાસે અહી બધી ફાઇલો છે એનજીસ્પાઇસ આ અને આ બે ફાઇલોનો ઉપયોગ કરશે આપણે આનો ઉપયોગ કરીશું જેને પછી pv net કહેવામાં આવશે પછી pv sub કહેવામાં આવશે હવે ચાલો સર્કિટ ફાઇલનું સિમ્યુલેશન કરીએ તમે ટર્મિનલ વિંડોમાં જાઓ અને ng spice pv cir ટાઈપ કરો બસ ઓવર હવે તમે ng spice environmentમાં છો તમે run લખો run સિમ્યુલેશનને ચલાવશે તમે જુઓ છો કે હવે તમારા માટે 512 ડેટા રો છે અને આ વેક્ટર ઉપલબ્ધ છે નોડ 1 નોડ nvo અને V0 બ્રાંચ કરંટ તેથી હવે તમને યાદ આવે છે કે આપણે લેબલ શા માટે આપીએ છીએ જેથી તમે ઓળખી શકો કે તે કયા નોડનું છે વેક્ટરના નામ માટે નોડ લેબલ અહીં દેખાશે અને આપણે સર્કિટમાં તે ચોક્કસ નોડને સરળતાથી ઓળખી શકીએ છીએ અને પછી તેનો ઉપયોગ પ્લોટ્સ માટે કરી શકીયે હવે જો તમે પ્લોટ કરો છો તો પ્લોટ બ્રાંચ કરંટ I V0 versus nv0 તેથી તે તમને PV સેલના IV પ્લોટનો પ્લોટ આપશે તો આ V 0 ટર્મિનલની અક્રોસનો વોલ્ટેજ છે અને આ ટર્મિનલ દ્વારા વહેતો કરંટ છે આ એક શોર્ટ સર્કિટ પોઇન્ટ છે અને આ ઓપન સર્કિટ પોઇન્ટ છે તેથી તમે તેને વિસ્તૃત કરી શકો છો અને પછી જુઓ કે આ એક શોર્ટ સર્કિટ પોઇન્ટ 1 એમ્પ છે આપણે તેને 1 એમ્પ આપ્યું હતું અને પછી આ પોઈન્ટ I બરાબર શૂન્ય આ ઓપન સર્કિટ વોલ્ટેજ પોઇન્ટ હશે અહી ક્યાંક પીક પાવર પોઇન્ટ હશે તેથી આ રીતે તમે તમારા પ્લોટ મેળવશો હવે તમે સફેદ બેકગ્રાઉન્ડ પર કોઈ પ્લોટ મેળવવા માંગતા હોવ તો આ તે છે જે તમારે કરવાની જરૂર છે સેટ કલર ઝીરો જે બેકગ્રાઉન્ડને સફેદ તરીકે રજૂ કરે છે અને સેટ કલર 1 ફોરગ્રાઉન્ડનો રંગ માટે પણ કાળો તરીકે કરો અને પછી ફરીથી પ્લોટ I V0 કરંટ versus nv0 પ્લોટ કરો તેને મેક્ષીમાઇઝ કરો અને પછી તમે જુઓ કે તે છે તેથી તમે કોઈપણ પ્રકારનું બેકગ્રાઉન્ડ અને ફોરગ્રાઉન્ડ તમારી ઈચ્છા અને સગવડ પ્રમાણે પસંદ કરી શકો છો હવે સ્કિમેટીક ફાઇલ ખોલીને અને સર્કિટમાં ઝૂમ કરીને ચાલો આપણે કહીએ કે આપણે IV કેરેક્ટરીસ્ટિક કર્વનો આ સેટ જોવાનું પસંદ કરીશું પરિમાણ તરીકે RS સાથે કેમ કે RS બદલાય છે તો ચાલો આપણે જોઈએ કે RS ના વિવિધ મૂલ્યોની IV કેરેક્ટરીસ્ટિક સાથે સિમ્યુલેશનમાં કેવી રીતે જઈએ તો હવે ટર્મિનલ વિંડો ખોલો એનજી સ્પાઈસ pv cir પર જઈ રહ્યા છે તેથી હવે તમે ng spice environmentમાં છો તમે listing નો ઉપયોગ કરી શકો છો અને જુઓ કે નેટલિસ્ટ શું છે કારણ કે આપણે તેને લોડ કર્યું છે હવે આપણે શું કરવા માગીએ છીએ કે આપણે RS સિરીઝ રઝીસ્ટન્સનાં પરિમાણને બદલવા માંગીએ છીએ તેથી આપણે ફક્ત હમણાં ઉદાહરણ તરીકે 0 3 0 6 ઓહ્મ કહીશું તો આપણે કેવી રીતે કરીશું તે છે આપણે સિમ્યુલેશનને એક્ઝીક્યુટ કરાવા RS બરાબર 0 1 સાથે રન કરાવીશું તેથી તમે ફક્ત રન ટાઇપ કરો તેથી સિમ્યુલેશનનો એક સેટ એક્ઝીક્યુટ થાય છે આ નોડ વોલ્ટેજ અને બ્રાંચ કરંટ છે જે તમે જોશો કે આપણે ડિસ્પ્લેમાં મૂકવામાં આવેલ વેક્ટર નામો જોવાની ઇચ્છા છે તેથી જ્યારે તમે in display લખો છો ત્યારે તમે આ તમારા માટે ઉપલબ્ધ વેક્ટર્સ જુઓ છો નોડનું વોલ્ટેજ એક લેબલવાળા નોડનું વોલ્ટેજ સમય અને V0 બ્રાંચ દ્વારા કરંટ આ બધા વેક્ટર્સને tran1 કહેવાતા એક જૂથમાં જૂથબદ્ધ કરવામાં આવ્યા છે જ્યારે તમે સેટ પ્લોટ લખો છો ત્યારે તમે જોશો કે tran1 જે કરંટ પ્લોટ જૂથ છે બરાબર એ tran1 નામ આપવામાં આવ્યું તે ટ્રાન્ઝીયન્ટ એનાલિસિસનું સિમ્યુલેશન છે તો હવે જો તમે RSની કિંમતને 0 3 ઓહ્મથી બદલો તો ચાલો કહીએ કે હવે RS વેલ્યુ બદલાઈ ગઈ છે અને હવે તમે સિમ્યુલેશન ચલાવો હવે મને અહીં વેક્ટર્સનો બીજો સેટ મળ્યો છે સેટ પ્લોટ ટાઇપ કરો તમને ફક્ત તે બતાવવા માટે કે હવે તમારી પાસે બીજા સિમ્યુલેશન સાથે tran two છે તેથી મારી પાસે હજી પણ tran 1 નાં વેક્ટર છે હવે મારી પાસે tran two ના વેક્ટર છે હવે ચાલો આપણે કહીએ કે હું ફરી એક વાર RS ને 0 6 ઓહ્મ થી બદલી લઉં છું અને પ્લોટને રન કરાવું છું અને હું સેટ પ્લોટ ટાઇપ કરીશ તમે જોશો મારી પાસે Tran 3 છે જેમાં બધા ટ્રાન 3 ને અનુરૂપ વેક્ટર્સ છે તેથી આ દરેક પ્લોટ જૂથોમાં બધા નોડ વોલ્ટેજ અને કરંટ ના વેક્ટર હશે હવે ચાલો હું કરંટ પ્લોટને Tran one તે પ્રથમ પ્લોટ માં સ્થાનાંતરિત કરું છું જેમાં Rs 0 1 ની બરાબર છે તમે ફરીથી ચકાસી શકો છો ટાઇપ સેટ પ્લોટ તમે જોશો કે કરંટ પ્લોટ હવે Tran one છે હવે હું પ્લોટ કરીશ પ્લોટ કરતા પહેલાં ચાલો હું બેકગ્રાઉન્ડ કલરને વ્હાઇટ ફોરગ્રાઉન્ડ રંગને બ્લેક પર સેટ કરું છું અને હવે હું પ્લોટ કરું છું એ વસ્તુઓ છે કે જે પ્લોટ કરવાની છે મારે IV કેરેક્ટરીસ્ટિકસ પ્લોટ કરવાની છે X એક્સીસ હું હંમેશા તેને ટ્રાન્ઝીયન્ટ એનાલિસિસ 1 ને અનુરૂપ લઈશ અને y એક્સીસ એ એક છે જે અન્ય તમામ ટ્રાન્ઝીયન્ટ એનાલિસિસ માટે RS બરાબર 0 3 અને 0 6 માટેબદલાય છે તેથી કરંટ V0 versus nv0 પ્લોટ કરતા લેબલ્ડ આઉટપુટ ટર્મિનલ પર વોલ્ટેજ પછી tram 2 ટર્મિનલ કરંટ versus nv0 માટે સરખી જ સ્વીપ પછી Tran three ત્રણ કરંટ વિરુદ્ધ સમાન સ્વીપ તેથી જ્યારે તમે પ્લોટ કરો છો ત્યારે તમને આનાં જેવા પ્લોટના ત્રણ સેટ મેળશે તેને મેક્ષીમાઇઝ કરો અને તમે જોશો હવે તમે આ લાલ જુઓ I V0 છે આ tran1 છે જ્યારે RS બરાબર 0 1 ઓહ્મ છે હવે વાદળી એ Tran 2 કેસ માટે છે જ્યારે RS 0 3 ની બરાબર છે આ એ કેસ માટે છે જ્યારે R S બરાબર 0 6 છે અને તે પણ સિદ્ધાંત સાથે અનુકૂળ છે કે આપણે અગાઉ ચર્ચા કરી હતી અને Rs નોન આયડયાલીટી જ્યારે તે વધે છે તે તદ્દન વધારે ડીસટોર્સન નું કારણ બને છે તેથી આ છોડો અને તમે ng specie environment માંથી બહાર નીકળી શકો છો કેટલીકવાર તમે એનાલિસિસને વારંવાર ઘણી વખત ચલાવવા માંગતા હોવ અને તમે ng specie environmentમાં ટાઇપ કરવામાં દરેક સમયે મુશ્કેલ થઈ શકે છે તો તમે તે કરી શકો છો કે ચાલો હવે મને ng spice environmentમાં જ જવા દો હવે મને હિસ્ટ્રી ટાઇપ કરવા દો જે તમે પહેલાં કર્યા છે તે કમાન્ડની હિસ્ટ્રી તમે જાણો છો તમે હવે pv cir પર જઈ શકો છો તેને ખોલો અને ચાલો કંટ્રોલ સ્ક્રિપ્ટસ મૂકીએ જેથી કંટ્રોલ ડોટની વચ્ચે કંટ્રોલ અને ડોટ endc તમે અહી જે સ્ક્રિપ્ટસ લખી હશે એ બધી મૂકી શકો છો અને જે તમને અનુરૂપ છે એ હવે ચાલો આપણે કહીએ કે આપણે પ્રથમ RS બરાબર 0 1 સાથે સિમ્યુલેશન ચલાવવા માગીએ છીએ બરાબર 0 1 પછી આપણે RS ને 0 3 માં બદલીશું અને પછી ફરીથી સ્ક્રિપ્ટ ચલાવીશું પછી ફરીથી RS ને 0 6 ઓહ્મ બદલીશું અને પછી સ્ક્રિપ્ટ ચલાવીશું હવે આપણી પાસે ત્રણ એનાલિસિસ tran one tran two and tran three છે આપણે tran one માટે પ્લોટ સેટ કરવા માંગીએ છીએ પછી આપણે બેકગ્રાઉન્ડ નો સેટ રંગ સફેદ સેટ રંગ સેટ કરી અને તે પછીના ફોરગ્રાઉન્ડને બ્લેકથી અને પછી આપણે ગ્રાફ પ્લોટ કર્યા તેથી જે આપણે કર્યું એ પ્લોટ કર્યું તેથી અહી શું છે જેને હું તેને કદાચ કોપી કરી અહીં પેસ્ટ કરી શકું તો આ તે એનાલિસિસ છે જે આપણે કરવા માગતા હતા અને પ્લોટ કરવા માગતા હતા તેથી આ હું તેને સેવ કરીશ અને પછી તેને બંધ કરીશ તેથી હવે જ્યારે તમે એનજી સ્પાઈસ ને કોલ કરાવો ત્યારે તે આ બધા કંટ્રોલ સ્ટેટમેન્ટસ ને એકઝીક્યુટ કરશે અને તમને ફાયનલ રિઝલ્ટ્સ આપશે તો મને તેમાંથી બહાર નીકળવા દો ctrl L અથવા clean slate call ng spice pv તેથી તે સંપૂર્ણ સેટ દ્વારા જશે અને એક્ઝેક્યુટ કરી અને તમને બધા ત્રણેય પરિણામો આપશે તેથી આ તમને નાના ફેરફારો સાથે પુનરાવર્તિત સિમ્યુલેશન મદદ કરશે જેથી તમે સીધા જ અહીં કંટ્રોલ સ્ટેટમેંટોમાં ફેરફાર કરી શકો આ ઇટરેશન પર સેવ કરશે તે જ રીતે તમે સર્કિટમાંના કોઈપણ અન્ય પરિમાણો માટે પ્રયોગ કરી શકો છો R શન્ટ માટે કદાચ તમે તે કરી શકો છો તેમ છતાં IV કેરેક્ટરીસ્ટિકસ કર્વ ના વેરીએશન માટે અથવા શન્ટ વેરીએશન એટલુ મોટુ નથી અથવા તેટલુ નોંધપાત્ર નથી જેટલુ સીરીઝ નોન આયડયાલીટી RS માટે છે હું તમને તાપમાન સાથેના IV કેરેક્ટરીસ્ટિકસમાં ફેરફાર બતાવવા માંગુ છું તે અર્થમાં થોડો જુદો છે જેથી કમાન્ડ થોડો અલગ છે તો ચાલો આપણે તેના પર એક નજર કરીએ cir ખોલ્યું હવે આપણે સર્કિટનું સિમ્યુલેશન ચલાવીએ છીએ જયારે સામાન્ય રીતે ડિફોલ્ટ તાપમાન 27 0 સેન્ટીગ્રેડ હોય છે તેથી આ સિમ્યુલેશન tran1 એ 270 સે હશે આપણે અહીં તાપમાન બદલીએ પરંતુ સર્કિટ માટે તાપમાનમાં ફેરફાર કરવો તે વિકલ્પનો ઉપયોગ કરી રહ્યું છે સ્ટેટમેન્ટ ટેમ્પ બરાબર ચાલો આપણે 00 કહીએ કે તે 00 પર છે અને તે રન કરાવીએ અને પછી ફરીથી તાપમાન 500 પર બદલીશું અને પછી તે સિમ્યુલેશનની આસપાસ ચલાવીશું પછી આપણે આ પ્લોટ સેટ કર્યો તે કેટલાક લોજીક સાથે છે જે તમારે વાપરવાની જરૂર છે કે જ્યારે તાપમાન ઓછું છે ત્યારેV oc વધારે થશે અને જ્યારે તાપમાન વધારે હશે ત્યારે V oc તમે ઓછું જોશો તેથી આપણે કદાચ એક સાથે શૂન્યને સંદર્ભ તરીકે લઈ શકીએ જે transient 2 છે તો ચાલો આપણે કરંટ પ્લોટને transient 2 પર સેટ કરીએ અને પછી આપણે ફોરગ્રાઉન્ડ બ્લેક અને બેકગ્રાઉન્ડ સફેદ સેટ કરી રહ્યા છીએ અને I0 versus nv0 એ transient 2 છે કારણ કે આપણે તેને સંદર્ભ તરીકે સેટ કર્યું છે પછી તમે સેટ કરી શકો છો transient analysis 1 I0 versus nv0 2 ના સંદર્ભમાં transient analysis 3 2 ના સંદર્ભમાં તેથી આ એક્ઝીક્યુટ કરશે અને તમને તાપમાનમાં ફેરફાર સાથે IV કેરેક્ટરીસ્ટિકસમાં ફેરફાર આપશે ચાલો આપણે આ ng spice pv cir કોલ કરીએ તેથી તે ચાલશે અને એક્ઝેક્યુટ થશે સિમ્યુલેશન વિસ્તૃત કરો પછી તમે જુઓ તે કે તમારી પાસે તાપમાન નાં સંદર્ભમાં V0 ની વિવિધતા છે હવે અહીં જો તમે લાલ લીટી જોશો તો 00 ની સાપેક્ષ માં I0 એક છે જે transient analysis 2 છે transient analysis 1 270 પર છે તેથી તે થોડું ઘટે છે અને transient analysis 3 આ 500 પર છે તેથી હજી વધુ ઘટશે તેથી જેમ તાપમાન વધતું જાય છે તમે જોશો કે કર્વ જવાનું શરૂ કરે છે અને V0 ઓછું થવાનું શરૂ કરે છે અને તે આપણી સમજ મુજબ છે અને સિદ્ધાંત મુજબ પણ છે જેથી તમે એનજી સ્પાઈસનો ઉપયોગ કરીને કોઈ પણ એનાલિસિસ બનાવી શકો છો આ એક નમૂનો છે જે મેં કહ્યું છે કે તેમાં વિસ્તરણ માટે ઘણો અવકાશ છે અને વિવિધ વસ્તુઓ અને વિવિધ પરિમાણો તપાસવા માટે હું તે બધું તમારા પર છોડીશ